હવે ચાલો આપણે આંકડાકીય ઉદાહરણ સાથે આ કરીએ મારી પાસે 7 મિલી એમ્પ કરન્ટ સોર્સ છે અહીં 2 કિલો ઓહમ અજમાવી શકો છો કારણ કે તેમાં બે સોર્સ છે હું તમને તે કરવા માટે સખત પ્રોત્સાહિત કરું છું અને જ્યારે તમે તેનો ઉકેલ લાવો છો ત્યારે ચાલો આપણે બે કે ત્રણ જુદી જુદી રીતો કહીએ અને એક જ ઉકેલ શોધીએ તમને જવાબોમાં ઘણો વિશ્વાસ હશે પરંતુ આપણે નોડલ એનાલિસિસમાંથી પસાર થઈશું કારણ કે આપણે આ પોઈન્ટે તે જ શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી સૌ પ્રથમ નોડલ એનાલિસિસ માટે રઝિસ્ટન્સ મૂલ્યો કરતાં કન્ડકટન્સ મૂલ્યો લેવું વધુ અનુકૂળ છે તેથી અહીં આ 1 કિલો ઓહમ રઝિસ્ટર 1 મિલિસિમેન્સના સંચાલનને અનુરૂપ છે અને આ 2 કિલો ઓહમ રઝિસ્ટર અડધો મિલિસિમેન અથવા 1 બાય 2 મિલિસિમેન છે અને આ 4 કિલો ઓહમ 0 25 મિલિસિમેન્સ અથવા 1 4th મિલિસિમેન છે હવે આપણે નોડલ એનાલિસિસ ઈક્વેશનો સેટ કરવાની જરૂર છે અને ચાલો આ નોડને રેફરન્સ નોડ તરીકે પસંદ કરીએ અને હું રેફરન્સ નોડના સંદર્ભમાં નોડ્સ 1 અને 2 ઉપર આ વોલ્ટેજ V 1 અને V 2 માટે ઉકેલીશ તો નોડલ ઈક્વેશનોનો મારો સમૂહ શું છે મારી પાસે G મેટ્રિક્સ છે જે 2 બાય 2 મેટ્રિક્સ હશે આ કિસ્સામાં મારી પાસે બે વેરિયેબલ V 1 અને V 2 છે અને તે નોડ્સ 1 અને 2 માં કરંટને ધકેલતા ઈન્ડિપેન્ડેન્ટ કરંટ સોર્સોના વેક્ટર સમાન હશે તો સૌ પ્રથમ આ એન્ટ્રી શું છે અહીં સૌથી પહેલી એન્ટ્રી જે નોડ 1 ઉપર કન્ડકટન્સનો સરવાળો છે જે 1 મિલિસિમેન વત્તા અડધો મિલિસિમેન છે જે 1 5 મિલિસિમેનને અનુરૂપ છે અને આ જે નોડ 1 અને 2 વચ્ચેના કન્ડકટન્સને અનુરૂપ છે તે માઈનસ 1 મિલિસીમેન છે તેવી જ રીતે આ એક કે જે નોડ્સ 1 અને 2 વચ્ચેનું કન્ડકટન્સ પણ છે તે માઈનસ 1 મિલિસીમેન છે તમે જાણો છો કે તે આના જેવું હોવું જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે કન્ડકટન્સ મેટ્રિક્સ સિમેટ્રિકલ છે અને છેલ્લે છેલ્લો એક નોડ 2 તરીકે કન્ડકટન્સનો સરવાળો છે જે 1 મિલિસિમેન વત્તા 0 25 મિલિસિમેન છે જે 1 25 મિલિસિમેન છે જમણી બાજુએ આપણી પાસે કરંટોના વેક્ટરને નોડ 1 અને 2માં ધકેલવામાં આવે છે જે નોડ 1 માં ધકેલવામાં આવે છે તે માઈનસ 7 મિલી એમ્પીયર છે કારણ કે તેમાંથી 7 મિલી એમ્પીયર ટર્ન થઈ રહ્યું છે તેથી આ માઈનસ 7 મિલી એમ્પીયર છે અને નોડ 2 માં જે દબાણ કરવામાં આવી રહ્યું છે તે વત્તા 14 મિલી એમ્પીયર છે અને આપણે તેને ઉકેલવું પડશે હવે ચાલો હું આ અપૂર્ણાંક એન્ટ્રીઓને અલગ સ્વરૂપમાં ફરીથી લખું જેથી કરીને વ્યસ્તની ગણતરી કરવી સરળ બને આને 3 બાય 2 મિલિસિમેન ઓછા 1 મિલિસિમેન બાદ 1 મિલિસિમેન અને વત્તા 5 બાય 4 મિલિસિમેન તરીકે લખી શકાય આ સખત જરૂરી નથી તમે ડેસીમલ નંબરો સાથે કામ કરી શકો છો પરંતુ અહીં હું કેલ્ક્યુલેટર વગેરેનો ઉપયોગ કર્યા વિના તે કરવાનો પ્રયાસ કરી રહ્યો છું હું તેને માઈનસ 7 અને વત્તા 14 મિલી એમ્પ્સ આ રીતે નીચે મૂકીશ તેથી આ G છે આ V છે અને આ I છે તેથી હવે મારે આને ઇન્વર્ટ કરવું પડશે અને તે એકદમ સરળ છે હું ધારી રહ્યો છું કે તમે આ કેવી રીતે કરવું તે જાણો છો બીજા લેસનમાં હું મેટ્રિક્સ ઈન્વર્જેશન વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશ પરંતુ હમણાં માટે હું ધારીશ કે તમે આ કેવી રીતે કરવું તે જાણો છો તેથી આનો ઈન્વર્જ આ મેટ્રિક્સના ડીટર્મિનન્ટ ઉપર 1 હશે અને 2 બાય 2 મેટ્રિક્સને ઇન્વર્ટ કરવા માટે આપણે આ કરીશું અને આનો એકમ કિલો ઓહ્મ હશે એટલે કે મેં અહીં કોઈ એકમ મૂક્યા નથી પરંતુ તમામ સંખ્યાઓના એકમો કિલો ઓહ્મ હશે તેથી જ હું કિલો ઓહ્મ બહાર મૂકું છું કારણ કે આ દરેક એન્ટ્રીનું એકમ મિલિસિમેન્સ છે તેનો વ્યસ્ત કિલો ઓહ્મ છે અથવા તમે તેને અંદર પણ મૂકી શકો છો નિર્ણાયકનું એકમ મિલિસિમેન્સ સ્કવેર હશે અને આ દરેકનો એકમ મિલિસિમેન્સ હશે અને મિલિસિમેન ભાગ્યા મિલિસિમેન્સ સ્કવેર તમને કિલો ઓહ્મ આપશે અને જો તમે આ આખી વસ્તુને વિસ્તૃત કરશો તો તમને 1 બાય 7 ગુણ્યા 10 8 8 12 બધા કિલો ઓહ્મ મળશે તેથી આ G મેટ્રિક્સનું વ્યસ્ત છે હવે અનનોન વેક્ટર V 1 V 2 એ કરંટ વેક્ટર ઓછા 7 મિલી એમ્પ 14 મિલી એમ્પના G મેટ્રિક્સ ટાઇમ્સ ઈન્વર્જ છે આ 6 વોલ્ટ અને 16 વોલ્ટ તમે સરળતાથી જોઈ શકો છો તેથી તે બે નોડ વોલ્ટેજ 6 વોલ્ટ અને 16 વોલ્ટ છે જેમ કે મેં કહ્યું કે તમે સુપરપોઝિશન જેવી ઈન્ડિપેન્ડેન્ટ પદ્ધતિઓ દ્વારા કરી શકો છો અને ચકાસો કે આ ખરેખર કેસ છે તેથી હવે આપણે નોડલ એનાલિસિસ ઈક્વેશનો સેટ કર્યા છે અને નોડ વોલ્ટેજના અજાણ્યા વેક્ટર માટે સોલ્વ કર્યું છે બાકીનું બધું ખૂબ સરળ છે અને સામાન્ય રીતે સોંપણીની સમસ્યાઓમાં અને તેથી વધુ તમને દરેક બ્રાન્ચ વોલ્ટેજની અને દરેક બ્રાન્ચ કરંટની ગણતરી કરવા માટે કહેવામાં આવશે નહીં પરંતુ કેટલાક વિશિષ્ટ ઈક્વેશનો કે જેના માટે તમે પહેલેથી જ ઉકેલેલા વોલ્ટેજ V1 અને V2 નો ઉપયોગ કરીને ગણતરી કરી શકો છો તેથી હવે મારી પાસે જે છે તે રેફરન્સ નોડના સંદર્ભમાં આ 6 વોલ્ટ છે જેનો અર્થ છે કે આ વોલ્ટેજ 6 વોલ્ટ છે અને તેવી જ રીતે આ વોલ્ટેજ 16 વોલ્ટ છે 1 નોડના સર્કિટમાં તે એકદમ સામાન્ય છે અને કહો કે તે નોડ ઉપરનો વોલ્ટેજ કંઈક છે ચાલો 6 વોલ્ટ કહીએ તે કિસ્સાઓમાં તે સમજી શકાય છે કે અન્ય નોડ કેટલાક ગર્ભિત રેફરન્સ નોડ છે જે સામાન્ય રીતે નોડલ એનાલિસિસ માટે પસંદ કરાયેલ રેફરન્સ નોડ અથવા સર્કિટમાં ગ્રાઉન્ડ તરીકે સૂચવવામાં આવે છે વોલ્ટેજ હંમેશા બે પોઇન્ટ વચ્ચે માપવામાં આવે છે તેથી જ્યારે તમે વોલ્ટેજનો ઉલ્લેખ કરો છો ત્યારે બે પોઇન્ટ શું છે તે વિશે તમારે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ હવે બાકીનું ખૂબ જ સરળ છે કરંટ સોર્સના કરંટો જે આપણે પહેલાથી જ જાણીએ છીએ અને આ રઝિસ્ટર દ્વારા કરંટ 3 મિલી એમ્પીયર હશે તેમાંથી કરંટ 16 બાય 4 હશે જે 4 મિલી એમ્પીયર છે અને તેમાં કરંટ 10 મિલી એમ્પીયર હશે અને તમે દરેક નોડ ઉપર કિર્ચોફ કરંટ લૉને ઝડપથી ચકાસી શકો છો અને તે માન્ય રહેશે અહીંથી 14 મિલી એમ્પ્સ ચલાવવામાં આવી રહ્યા છે 4 આ રીતે જાય છે અને 10 તે રસ્તે જાય છે અને તેમાંથી 3 આ રીતે જાય છે અને 7 તે રીતે જાય છે તેથી આ રીતે તમે નોડલ એનાલિસિસનો ઉપયોગ કરીને સર્કિટમાં તમને જોઈતા કોઈપણ વેરિયેબલ માટે આ રીતે સોલ્વ કરી શકો છો